વ્યાખ્યાન 35 માં આપનું સ્વાગત છે આ વ્યાખ્યાનમાં હું બે કૉમ્યુનિકેશન પ્રોટોકોલ વિશે ચર્ચા કરીશ એક જીએસએમ અને બીજો બ્લૂટૂથ જીએસએમ એટલે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન જીએસએમ એ ડિજિટલ મોબાઇલ નેટવર્ક છે જેનો મોબાઇલ ફોન વપરાશકર્તાઓ દ્વારા વ્યાપકપણે ઉપયોગ થાય છે તે ટાઇમ ડિવિઝન મલ્ટીપલ એક્સેસ જે ટીડીએમએ છે એના વેરિએશનનો ઉપયોગ કરે છે દરેક તેના પોતાના સમય સ્લોટમાં જીએસએમ ડેટાને ડિજિટાઇઝ કરે છે અને કોમ્પ્રેસ કરે છે પછી તે તેને યુઝર ડેટાના બે અન્ય પ્રવાહ સાથે ચેનલ પર મોકલે છે તો તેનો અર્થ શું છે તેનો અર્થ એ કે તે ડેટાને ડિજિટાઇઝ કરે છે તેને કોમ્પ્રેસ કરે છે અને એક ચેનલ દ્વારા મોકલે છે જ્યાં બે અન્ય ડેટા પણ ખસેડવામાં આવે છે તેથી તેઓ ટાઇમ ડિવિઝન મલ્ટીપલ એક્સેસનો ઉપયોગ કરીને તે ચેનલને શેર કરી રહ્યાં છે એમ અન્ય તકનીકોની સાથે મોબાઇલ ટેલિકમ્યુનિકેશનના ઉત્ક્રાંતિનો ભાગ છે જેમાં પેકેટ ડેટા મોકલવા માટેના જનરલ પેકેટ રેડિયો સર્વિસજી એન્હાન્સ્ડ ડેટા જીએસએમ એન્વાયર્નમેન્ટ ઇડીજીઇ અને યુનિવર્સલ મોબાઇલ ટેલિકમ્યુનિકેશન સર્વિસયુએમટીએસ જેવા અન્ય ઘણા પ્રોટોકોલોનો સમાવેશ થાય છે આપણા કિસ્સામાં આપણે માઇક્રોકન્ટ્રોલરથી અન્ય કોઈપણ મોબાઇલ ડિવાઇસ પર એસએમએસ ટ્રાન્સમિટ કરવા માટે અને માઇક્રોકન્ટ્રોલર સાથે જોડાયેલ અન્ય કોઈ મોબાઇલ ઉપકરણથી એસએમએસ મેળવવા માટે જીએસએમનો ઉપયોગ કર્યો છે તેથી આ બે બાબતો છે જે આપણે પ્રયોગમાં બતાવ્યા છે પરંતુ અન્ય વસ્તુઓ પણ કરી શકાય છે તમે જી દ્વારા પેકેટ મોકલી શકો છો તેથી તે મુજબ તમારે તમારા જી પર કામ કરવું પડશે તમારે જી દ્વારા ડેટા બનાવવા અથવા મોકલવા માટે ચોક્કસ આદેશનો ઉપયોગ કરવો પડશે આ મૂળભૂત રીતે જીએસએમ સિસ્ટમ આર્કિટેક્ચર છે આ એમએસ એ મોબાઇલ સ્ટેશન છે અને તેમાં બે ઘટકો છે એક મોબાઇલ ઉપકરણો છે અને બીજું સબસ્ક્રાઇબર આઈડેન્ટિટી મોડ્યુલ અથવા સિમ છે બીટીએસ એટલે બેઝ ટ્રાંસીવર સ્ટેશન તમે જોશો કે આ એક વ્યક્તિ છે તેથી આ એક સેલ છે આ સેલમાં તમારી પાસે એક બીટીએસ છે તમારી પાસે બીજો સેલ છે જ્યાં તમારી પાસે વધુ એક બીટીએસ છે અને આનો ઉપયોગ થાય છે અને તેમાં હાઇ સ્પીડ ટ્રાન્સમીટર અને રીસીવર હોય છે અને તે બે ચેનલો પ્રદાન કરે છે એક સિગ્નલિંગ ડેટાના સ્થાનાંતરણ સંકેત માટે અને બીજી ડેટા ચેનલ માટે પછી આપણી પાસે બેઝ સ્ટેશન કંટ્રોલર અથવા બીએસસી છે અને તમે જોશો કે આ બેઝ બે બીટીએસ સાથે કનેક્ટ થઈ રહ્યો છે તેથી આ બેઝ સ્ટેશન કન્ટ્રોલર મલ્ટિપલ બીટીએસને નિયંત્રિત કરે છે તમારી પાસે અહીં એક બીટીએસ છે જેથી તમે આ જોઈ શકો છો આ બીએસસી દ્વારા નિયંત્રિત છે અને તે બીટીએસ પર રેડિયો રિસોર્સ મૈનજ્મન્ટટાઈમ અને ફ્રીક્વન્સી સિંક્રનાઇઝેશન સિગ્નલ પણ કરે છે તેથી આપણી પાસે મોબાઇલ સ્ટેશનો છે આ દરેકને આ સેલમાં એક બીટીએસ મળ્યો છે અને સંખ્યાબંધ બીટીએસ જે વિવિધ સેલમાં હોય છે બીએસસી અથવા બેઝ સ્ટેશન કંટ્રોલર સાથે જોડાયેલા છે આગળ આપણે આ એમએસસી અથવા મોબાઇલ સ્વિચિંગ સેન્ટર જોઈશું પબ્લિક લેન્ડ મોબાઇલ નેટવર્ક પીએલએમએન નો સ્વિચિંગ નોડ રેડિયો રિસોર્સ જેવા કે હેન્ડઓફ અને સબ્સ્ક્રાઇબર્સની મોબિલિટી જેમ કે લોકેશનરેજીસ્ટ્રેશન વગેરેના અલૉકેશનનું સંચાલન કરે છે અને આ પીએલએમએનમાં ઘણા એમએસ હોઈ શકે છે તમારી પાસે પબ્લિક લેન્ડ મોબાઇલ નેટવર્કમાં આવી ઘણી એમએસસી હોઈ શકે છે પછી તમારી પાસે એક જીએમએસસી છે જે ગેટવે એમએસસી છે આ એમએસસી ગેટવે સાથે જોડાયેલા છો તેથી તમારી પાસે આ ગેટવે એમએસસી છે જે મોબાઇલ નેટવર્કને એક નિશ્ચિત નેટવર્કથી જોડે છે અને આપણે વારંવાર કહીએ છીએ કે અમે ઘરે છીએ અથવા આપણે રોમિંગ કરી રહ્યાં છીએ આ એચએલઆર અથવા હોમ લોકેશન રજીસ્ટર માટે અને બીજું વીએલઆર અથવા વિઝિટર લોકેશન રજિસ્ટરનો ઉપયોગ થાય છે આ જીએસએમના આ બે મહત્વપૂર્ણ પાસા છે અને આ એમએસસી આ એચએલઆર સાથે માહિતીની આપલે કરે છે અને પછી આ વીએલઆરમાં અસ્થાયી માહિતી શામેલ છે જ્યારે તમે સ્થાન એ જે તમારું હોમ લોકેશન છે ત્યાંથી સ્થાન બી પર ખસો છે જે વિઝિટર લોકેશન છે ત્યાં આપણી પાસે આ વિઝિટર રજિસ્ટર છે તેમાં હાલમાં તે એમએસસી સર્વિસ એરિયામાં સ્થિત મોબાઇલ સબ્સ્ક્રાઇબર વિશે ટેમ્પરરી માહિતી છે પરંતુ જેની એચએલઆર બીજે ક્યાંય છે પરંતુ તે હવે અન્ય લોકેશન માટે વિઝિટર છે તેથી મોબાઈલ સ્ટેશન બેઝ ટ્રાંસીવર સ્ટેશન કે બીટીએસ બેઝ સ્ટેશન કંટ્રોલર વિશે આ પહેલાથી જ મેં ચર્ચા કરી છે મોબાઇલ સ્વિચિંગ સેન્ટર એક ગેટવે એમએસસી જે ગેટવે મોબાઇલ સ્વિચિંગ સેન્ટર હોમ લોકેશન રજિસ્ટર અને વિઝિટર લોકેશન રજિસ્ટર છે જેની મેં પહેલાથી ચર્ચા કરી છે હવે આ એક મહત્વપૂર્ણ વસ્તુ છે કે જીએસએમ આઇડેન્ટિફાઇઅર શું છે જીએસએમ કેવી રીતે ઓળખાય છે તેને થોડી અનોખી આઇડેન્ટિટી મળી છે પ્રથમ એક ઇન્ટરનેશનલ મોબાઈલ સબ્સ્ક્રાઇબર આઇડેન્ટિટી છે જેને આઈએમએસઆઈ કહેવામાં આવે છે આ સર્વિસ પ્રોવાઇડર દ્વારા સોંપેલ યુનિક 15 અંકનો નંબર છે તેથી તમે ખરેખર કેટલાક સર્વિસ પ્રોવાઇડર પાસેથી સર્વિસ લઈ રહ્યા છો તે તેમના દ્વારા હોમ કન્ટ્રી કોડ સહિત સોંપાયેલ છે જ્યારે તમે કોઈ બીજા કન્ટ્રીમાં જાઓ છો અને તમે તેનો ઉપયોગ કરો છો ત્યારે તે કન્ટ્રીનો યુનિક કોડ તેની સાથે જોડવામાં આવશે હવે પછીની એક ઇન્ટરનેશનલ મોબાઇલ સ્ટેશન ઇક્વિપ્મન્ટ આઇડેન્ટિટી અથવા આઈએમઈઆઈ નંબર છે આ ઇક્વિપ્મન્ટ ઉત્પાદક દ્વારા સોંપાયેલ એક યુનિક 15 અંકની સંખ્યા છે જ્યારે ઉત્પાદક તે વિશિષ્ટ ઇક્વિપ્મન્ટ બનાવે છે ત્યારે તે તેને એક યુનિક નંબર આપે છે જેને આઈએમઈઆઈ નંબર કહેવામાં આવે છે પછી ત્યાં એક ટેમ્પરરી મોબાઇલ સબ્સ્ક્રાઇબર આઇડેન્ટિટી હોઈ શકે છે જે 32 બીટ નંબર હોય છે જ્યારે તમે વીએલઆર દ્વારા કોઈ અન્ય લોકેશન વીએલઆર ના ક્ષેત્રમાં મોબાઇલ સ્ટેશનને યુનિક રૂપે ઓળખવા માટે ખસો છો ત્યારે સોંપેલ છે તેથી આનાથી અન્ય પ્રદેશના કેટલા લોકો અહીં સ્થળાંતર કરે છે તેનું પણ ધ્યાન રાખશે તેઓ ત્યાં જતા મોબાઈલ મેળવવા માટે આ 32 બીટ નંબર આપે છે હવે આ એટી કમાન્ડ્સનો ઉપયોગ જીએસએમ મોડ્યુલ સેટ કરવા માટે થાય છે અમે જે જી મોડેમનો ઉપયોગ કરીશું એ એટી કમાન્ડસ નો ઉપયોગ કરે છે જેનો અમે અમારા કોડમાં પણ ઉપયોગ કર્યો છે જે અમે આગળ બતાવશું એટી કમાન્ડસનો ઉપયોગ મોડેમની કાર્યક્ષમતાને નિયંત્રિત કરવા માટે થાય છે અને જીએસએમ અથવા જીપીઆરએસ મોડેમ સાથેના આ કમાન્ડસનો ઉપયોગ નીચેની માહિતી અને સેવાઓ એક્સેસ કરવા માટે કરી શકાય છે નીચેની માહિતી શું છે મોડેમ અને સિમકાર્ડ ના કન્ફિગરેશન સંબંધિત માહિતી અને માહિતી શું છે મારો મતલબ કે આપણે મોડેમ વગેરે કન્ફિગરેશન વિશે કયા પ્રકારનાં સિમકાર્ડનો ઉપયોગ કરી રહ્યા છીએ એસએમએસ સર્વિસ એમએમએસ સર્વિસ ફેક્સ સર્વિસ અને અલબત્ત મોબાઇલ નેટવર્ક પર ડેટા અને વોઈસ લિંક તેથી તે આ બધી સેવાઓ પ્રદાન કરે છે અમારા કિસ્સામાં અમે એસએમએસ સર્વિસનો ઉપયોગ કર્યો છે તમે પેકેટ મોકલવા માટે પણ જી સર્વિસનો ઉપયોગ કરી શકો છો પરંતુ અમારા કિસ્સામાં અમે તમને બતાવીશું કે અમે એસએમએસ સેવાનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ આ સિમ900 એ જી એસ મોડેમ છે તેથી તમે જુઓ છો કે જે કંઈપણ ચિપ છે તે ચિપ એરિયા માટે છે અને આ સિમ 900 છે મેં તમને અગાઉના વ્યાખ્યાનમાં કહ્યું હતું તેમ સિમ 900 એ ક્વાડ બેન્ડ જીપીએસ છે જીપીઆરએસ એન્જિન જે ચાર ફ્રીક્વન્સીઝ 850 મેગાહર્ટ્ઝ 900 મેગાહર્ટ્ઝ 1800 મેગાહર્ટ્ઝ અને 1900 મેગાહર્ટ્ઝ પર કાર્ય કરે છે અને તે સીધા પીસીના સીરીયલ પોર્ટ પર ઇન્ટરફેસ થઈ શકે છે એટી કમાન્ડ્સ દ્વારા બાઉડ રેટ 9600 થી 115200 સુધી કન્ફિગ્યર કરી શકાય છે કનેક્શન એકદમ સીધું છે ડિજિટલ પિન આરએક્સડી અને ટીએક્સડી તે રીસીવર અને ટ્રાન્સમીટર છે ડિજિટલ પોર્ટ લાઇનથી જોડાયેલા છે આપણે જોઈશું કે આપણે કેવી રીતે કનેક્ટ કર્યું છે એડેપ્ટર દ્વારા બાહ્ય વીજ પુરવઠો જરૂરી છે અને અલબત્ત અન્ય સર્કિટ્સ માટે 5 વોલ્ટ અને ગ્રાઉન્ડ પિન આવશ્યક છે આ રીતે કનેક્શન જાય છે આ અરડિનો યુનો બોર્ડ છે આ 5 વોલ્ટ પિન છે જે જીએસએમ 5 વોલ્ટ પિનથી જોડાયેલ છે અને આ ગ્રાઉન્ડ માટે છે જે જીએસએમના ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે અને આ જીએસએમનો રીસીવર આ પિનના ટ્રાન્સમીટર સાથે જોડાયેલ હોવો જ જોઇએ અને આ પિનનું ટ્રાન્સમીટર આ અરડિનો બોર્ડના રીસીવર પિન સાથે જોડાયેલ હોવું જ જોઈએ આપણે આ વિશેષ વસ્તુને સમજવી જ જોઇએ જ્યારે પણ હું કહું છું કે આ થોડો ડેટા મોકલશે ત્યારે તે થોડો ડેટા પ્રાપ્ત કરશે આ કેટલાક ડેટા મોકલશે અને તે ડેટા પ્રાપ્ત કરશે તેથીવન વે કૉમ્યૂનિકેશન આના માટે આ હશે વન વે કૉમ્યુનિકેશન આના માટે આ હશે તેથી તે મુજબ આ અરડિનો બોર્ડની ટીએક્સ પિન આ સિમ મોડ્યુલના આરએક્સ પિન સાથે જોડાયેલ હોવી આવશ્યક છે અને અરડિનોની આરએક્સ પિન આ ચોક્કસ મોડેલના ટીએક્સ પિન સાથે જોડાયેલ હોવી આવશ્યક છે તેથી આપણે ખાતરી કરવાની જરૂર છે કે આપણે આ યોગ્ય જોડાણ સાથે કર્યું છે આગળ હું બ્લૂટૂથ વિશે વાત કરીશ ફોટા અથવા અન્ય કોઈ ડેટાને ટ્રાન્સફર કરવા માટે આપણે બધાએ આપણા મોબાઇલ ફોનમાં બ્લૂટૂથનો ઉપયોગ કર્યો હશે મને ખૂબ ટૂંકમાં બ્લૂટૂથ વિશે વાત કરવા દો મોબાઇલ ફોન કમ્પ્યુટર હેડફોન સ્પીકર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે શોર્ટ રેન્જના વાયરલેસ કૉમ્યુનિકેશન માટે આ એક સ્ટાન્ડર્ડ છે આ દિવસોમાં તમે જોયું જ હશે કે તમારી પાસે વાયરલેસ માઉસ અને વાયરલેસ કીબોર્ડ છે પીસી અને ડિવાઇસ વચ્ચે કૉમ્યુનિકેશન બ્લૂટૂથ કમ્યુનિકેશન દ્વારા થાય છે તે આ રીતે તેઓ એકબીજા સાથે કૉમ્યુનિકેશન કરે છે તે કૉમ્યુનિકેશન માટે 2 4 ગીગાહર્ટ્ઝ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે અને લાક્ષણિક શ્રેણી 10 મીટર છે તેથી કૉમ્યુનિકેશન માટેની શ્રેણી મોટી નથી પાછલા જીએસએમ મોડ્યુલમાં અમે સિમ મોડ્યુલનો ઉપયોગ કરી રહ્યાં હતાં જે એસએમએસ દ્વારા ડેટા મોકલતા હતા જો ઇન્ટરનેટ કનેક્શન છે તો તમે સંદેશ કોઈપણ સ્થળે મોકલી શકો છો કોઈપણ મોબાઇલ નંબર અને શ્રેણી મર્યાદિત નથી પરંતુ અહીં તમે જુઓ છો કે તે ફક્ત 10 મીટર સુધી મર્યાદિત છે બ્લૂટૂથ 2 0 માટેના સામાન્ય ડેટા ટ્રાન્સફર રેટ 4 એમબીપીએસ સુધી છે અને બ્લૂટૂથ 3 0 માટે તે 24 એમબીપીએસ છે કેટલાક તાજેતરના વર્ઝન પણ છે આર્ડિનો કોમ્પેટિબલ બ્લૂટૂથ મોડ્યુલો પણ છે અને એસટીએમ કોમ્પેટિબલ બ્લૂટૂથ મોડ્યુલ કોઈપણ બોર્ડ સાથે કોમ્પેટિબલ છે તમારે તેને યોગ્ય ફેશનમાં કનેક્ટ કરવું આવશ્યક છે અને તમારે તેનો ઉપયોગ કરવા માટે સાચા કંમાન્ડનો ઉપયોગ કરવો આવશ્યક છે ચાલો આ એચસી 06 બ્લૂટૂથ મોડ્યુલ જોઈએ આ તે બ્લૂટૂથ મોડ્યુલ છે જેનો આપણે આપણા પ્રયોગમાં પણ ઉપયોગ કર્યો છે તેને આ 5 વોલ્ટ ગ્રાઉન્ડ છે અને આ ટીએક્સ છે અને આ આરએક્સ છે તે સીરીયલ ડેટા ઇન્ટરફેસ સાથેનો ક્લાસ 2 બ્લૂટૂથ મોડ્યુલ છે જેનો ઉપયોગ માસ્ટર અથવા સ્લૈવ તરીકે થઈ શકે છે મૂળભૂત રીતે આ કેટલીક તકનીકી વિશિષ્ટતાઓ છે જેની મેં પહેલેથી જ ચર્ચા કરી છે જેમ કે 2 4 ગીગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી 3 3 વોલ્ટ ડીસી પાવર સપ્લાય મહત્તમ ગતિ 3 એમબીપીએસ સ્લીપ મોડમાં ડિફોલ્ટ બાઈડ રેટ 9600 છે તેથી આ લાક્ષણિક અરડિનો ઇન્ટરફેસ છે જો તમે જુઓ જ્યાં વીસીસી 5 વોલ્ટથી જોડાયેલ છે ગ્રાઉન્ડ જોડાયેલ છે ટીએક્સ પિન 2 સાથે જોડાયેલ છે જે આરએક્સ હશે અને આરએક્સ પિન 3 સાથે જોડાયેલ છે જે ટીએક્સ હતું